વ્યવહારમાં PV સેલ્સ અથવા સોલાર સેલ્સ ક્યારેય આયડેન્ટીકલ હોતા નથી મેન્યુફેકચરરનાં સરખા બેચના સેલ્સની પણ IV કેરેક્ટરીસ્ટિકસ સમાન નહીં હોય આગળ તમે જોશો કે જ્યારે PV સેલ્સ છતની ટોચ પર માઉન્ટ થાય છે અને સોલાર રેડીએશનના સંપર્કમાં આવે ત્યારે પડોશી બિલ્ડીંગનો પડછાયો PV મોડ્યુલસનાં PV સેલ્સના અમુક ભાગ પર પડી શકે છે ત્યાં નજીકમાં વૃક્ષો હોઈ શકે છે જેનો પડછાયો PV મોડ્યુલસના ભાગ પર પડી શકે છે તેથી અમુક PV સેલ્સ છાંયા હેઠળ હશે અને અમુક PV સેલ્સ તેજસ્વી સૂર્યપ્રકાશ હેઠળ હશે તેથી તેજસ્વી સૂર્યપ્રકાશમાં PV સેલ્સનો શોર્ટ સર્કિટ કરંટ શેડમાં રહેલા PV સેલ્સ કરતા ઘણો વધારે હશે તેથી તમે જોશો કે નોન આયડેન્ટીકલ PV સેલ્સ હોવું એ વ્યવહારિક પરિસ્થિતિ છે હવે જો આ નોન આયડેન્ટીકલ IV કેરેક્ટરીસ્ટિકસ ધરાવતા સેલ્સ સિરીઝમાં જોડાય તો શું થાય કોમ્બિનેશનની પરિણામી IV કેરેક્ટરીસ્ટિકસ શું હશે શું નુકસાનકારક અસરો હશે શું આપણે પરિણામી કેરેક્ટરીસ્ટિકસનો અંદાજ લગાવી શકીએ પાવર વિરુદ્ધ વોલ્ટેજ કર્વ કેવો હશે આ કેટલાક મુદ્દા છે જે આપણે આ મોડ્યુલમાં જોશું અને અભ્યાસ કરીશું અહીં આપણે બે PV સેલ્સ નોન આયડેન્ટીકલ PV સેલ્સની સર્કિટ જોઈએ અને તે આ રીતે સિરીઝમાં જોડાયેલા છે અને કમ્બાઈન્ડ સિરિઝ કનેક્ટેડ સેલ્સનાં આ બે પોઈન્ટ આઉટપુટ ટર્મિનલ્સ છે લોડ R0 આઉટપુટ ટર્મિનલની અક્રોસમાં જોડાયેલ છે આપણને ટર્મિનલની અક્રોસના વોલ્ટેજ VT અને ટર્મિનલમાંથી પસાર થતા કરંટમાં રસ છે VT1 એ પહેલા સેલનાં ટર્મિનલ્સની અક્રોસનો વોલ્ટેજ છે VT2 એ બીજા સેલનાં ટર્મિનલ્સની અક્રોસનો વોલ્ટેજ છે હવે આપણને આ આખા કોમ્બિનેશનની IV કેરેક્ટરીસ્ટિકસ કેવી રીતે મેળવવી તે જોવા માં રસ છે તો ચાલો સાથે V versus I ગ્રાફ હજી પણ ફક્ત x અને y એક્સીસ હેઠળ છે આપણી પાસે બીજી I અને V એક્સીસ પણ છે અને આ સેલ 1 અને સેલ 2 ની IV કેરેક્ટરીસ્ટિકસ માટે છે કમ્બાઈન્ડ સેલની IV કેરેક્ટરીસ્ટિકસના વિકાસમાં તેઓ કેવી ભૂમિકા ભજવે છે હવે ચાલો આપણી પાસે IV કેરેક્ટરીસ્ટિકસ છે લાલ રંગમાં બતાવેલ આ IV કેરેક્ટરીસ્ટિકસ એ PV સેલ 1 ની છે જે અહીં લાલ રંગમાં પણ બતાવવામાં આવેલ છે અને ત્યાં વોલ્ટેજ માપવામાં આવે છે તે લાલ એરો દ્વારા બતાવવામાં આવ્યું છે આ લીલા રંગમાં બતાવેલ બીજી IV કેરેક્ટરીસ્ટિકસ PV સેલ 2 ની છે તે પણ લીલા રંગમાં બતાવવામાં આવી છે તેથી મેં PV સેલ 2ની IV કેરેક્ટરીસ્ટિકસ તે PV સેલ 1 કરતા થોડી નીચે સૂચવી છે જે સૂચવે છે કે PV સેલ 2નો શોર્ટ સર્કિટ કરંટ ઓછો છે એટલે કે આ સેલ શેડમાં છે મે અહીં બતાવ્યા પ્રમાણે બંને સેલ માટે ઓપન સર્કિટ વોલ્ટેજ VOC1 અને VOC2 સરખા લીધા છે શોર્ટ સર્કિટ કરંટ ISC1 અને ISC2 અહીં બતાવ્યા છે અને લીલા રંગનો સેલ 2 નો છે જે થોડો ઓછો છે જે સૂચવે છે કે સેલ 2 થોડા શેડમાં છે હવે હું એક એવી પરિસ્થિતિ લઉં છું જ્યાં R0 અનંત છે જેનો અર્થ છે કે આ ઓપન સર્કિટ છે આ મોડ્યુલના કમ્બાઈન્ડ ટર્મિનલ્સ ઓપન સર્કિટેડ છે જેનો અર્થ છે કે લોડ લાઇન x એક્સીસ સાથે છે બંને કિસ્સાઓમાં તે x એક્સીસ ની સાથે હશે કારણ કે ઓપન સર્કિટ એટલે કોઈપણ સેલ્સમાંથી કરંટ વહેતો નથી અને દરેક સેલ ઓપન સર્કિટેડ છે એટલે કમ્બાઈન્ડ સર્કિટ પણ ઓપન સર્કિટેડ છે તો ઓપરેટિંગ પોઈન્ટ શું છે તમે દરેક વ્યક્તિગત સેલ માટે જોશો કે ઓપરેટિંગ પોઈન્ટ અહીં છે કારણ કે લોડ લાઇન એ X એક્સીસ પર છે તેથી ટર્મિનલ વોલ્ટેજ VT1 અને VT2 આ રીતે છે તે અહીં કેવું દેખાય છે તેથી જો તમે જોયું કે કમ્બાઈન્ડ સિસ્ટમનું VT ટર્મિનલ વોલ્ટેજ આ વત્તા આ છે તેથી એક ઓપરેટીંગ પોઇન્ટ તમને આ મળશે જે X એક્સીસ સાથે VOC1VOC2 છે અને 1 બાય R0 લોડ લાઇન તરીકે છે ચાલો હવે R0 ની કિંમત ઓપન સર્કિટમાંથી બદલીએ આપણે R0 ની કેટલીક મર્યાદિત કિંમત મૂકીશું અને જો આપણે તે કરીએ તો આપણે કહીએ કે કઈક કરંટ વહે છે આ કરંટ લાઈન છે તેવી જ રીતે સમાન કરંટ લાઇન અહીં પણ દર્શાવેલ છે જે દર્શાવે છે કે બાહ્ય લોડ દ્વારા થોડો કરંટ વહે છે બંને માંથી દરેક સેલ માંથી સમાન કરંટ વહે છે હવે હું જાણું છું કે મેં R0 ની કિંમત કેટલી લાગુ કરી છે અને તેથી 1R0 લાઇન જાણીતી છે કરંટ લાઈન જાણીતી છે ઇન્ટરસેક્શન પોઈન્ટ એક ઓપરેટિંગ પોઇન્ટ છે જે બતાવ્યા પ્રમાણે છે હવે આ અહીં બે વ્યક્તિગત સેલ્સના સંદર્ભમાં કરંટ લાઈન છે તમે જોશો કે ઓપરેટિંગ પોઇન્ટ્સ અહીં સંબંધિત IV કર્વનાં ઇન્ટરસેક્શન પોઈન્ટ પર બતાવ્યા પ્રમાણે છે તેથી આ અંતર સેલ 2ની અક્રોસનો વોલ્ટેજ VT2 છે અને અન્ય ઓપરેટિંગ કર્વના સંદર્ભમાં આ અંતર VT1 છે જે સેલ 1ની અક્રોસનો ટર્મિનલ વોલ્ટેજ છે અહીં બતાવ્યા પ્રમાણે આ વોલ્ટેજ વત્તા આ વોલ્ટેજ એ આ ઓપરેટિંગ પોઇન્ટનો વોલ્ટેજ છે જે આ VT1VT2 છે ચાલો હવે લોડમાં વધારો કરી R0 ઘટાડીએ તેથી તમે જોશો કે લોડ લાઇન ઢાળ વધે છે આ વધેલો લોડ કરંટ I0 છે અને આ ઇન્ટરસેક્શન પોઈન્ટ છે આ કમ્બાઈન્ડ સેલ IV કર્વ પર નવું ઓપરેટિંગ પોઈન્ટ છે તેથી મને અહીં એક વધુ પોઈન્ટ મળે છે વધતા લોડ કરંટ માટે સેલ 1 અને સેલ 2ની વ્યક્તિગત IV કેરેક્ટરીસ્ટિકસ ના સંદર્ભમાં તમે અહી જૂઓ કે બધા નવા ઓપરેટીંગ પોઈન્ટસ છે અને આ સેલ 2ની અક્રોસ નો વોલ્ટેજ છે આ સેલ 1ની અક્રોસ નો વોલ્ટેજ છે આ બન્નેનો સરવાળો કમ્બાઈન્ડ સેલનાં ઓપરેટીંગ પોઈન્ટનો વોલ્ટેજ આપે છે હવે હું લોડને હજુ વધારીશ જેનો અર્થ એ છે કે હું R0 ને હજુ ઘટાડીશ તેથી જે થાય છે તે આ રીતે આગળ વધે છે અને આ લોડ કરંટ લાઈન આડી લાઈનનાં સંદર્ભમાં અહીં બતાવ્યા પ્રમાણે ઓપરેટિંગ પોઇન્ટ છે તેથી અહી લોડ લાઈનને સ્વીપ કરવાની સાથે આ તમને વધુ એક ઓપરેટિંગ આપશે તેથી આ લોડ કરંટનાં સંદર્ભમાં તમે જોશો કે PV સેલની બે IVકેરેક્ટરીસ્ટિકસ પર અહી બતાવ્યા પ્રમાણે આ રીતે ઓપરેટીંગ પોઈન્ટસ છે તમે જોશો કે PV સેલ 2ની અક્રોસનો વોલ્ટેજ PV સેલ 1ની સરખામણીમાં ઘણો ઓછો થઇ ગયો છે અને આનો સરવાળો તમે અહી જોઈ શકો છો VT1VT2 ચાલો બીજા એક મહત્વપૂર્ણ પોઈન્ટ પર જોઈએ જ્યારે આ લોડ હજુ થોડો વધશે ત્યારે હું આ પોઈન્ટ સુધી પહોંચી શકું છું તે સેલ 2 નો 0 વોલ્ટેજ પોઇન્ટ છે જ્યાં તમારી પાસે ઓપરેટિંગ પોઇન્ટ બરાબર એવી રીતે કે તે સેલ 2 માટે બરાબર ઉભી એક્સીસ પર છે સેલ 1 અહીં યોગ્ય પોઈન્ટ પર છે હવે કમ્બાઈન્ડ કેરેક્ટરીસ્ટિકસનું શું થાય છે તમે જુઓ છો કે લોડ લાઇન આ રીતે છે અને આ ઓપરેટિંગ પોઇન્ટ છે આ આની સાથે બરાબર મેચ થાય છે કારણ કે સેલ 2 દ્વારા અપાતો વોલ્ટેજ 0 છે તો તમે અહીં જુઓ કે VT2 0 છે અને VT1 એ વોલ્ટેજ છે જે અહીં બની રહ્યું છે અને તે બરાબર VT1 હોવું જોઈએ અને જેનો અર્થ એ છે કે સેલ ની કેરેક્ટરીસ્ટિકસ તે પોઈન્ટ માંથી પસાર થવી જોઈએ તેથી સેલ કેરેક્ટરીસ્ટિક 1 પર એક પોઈન્ટ છે જે પસાર થાય છે આગળ જો હું લોડ વધારવાનો પ્રયાસ કરું અથવા તો કરંટ I0 ઘટાડું તો કરંટમાં ખૂબ નોંધપાત્ર વધારો થતો નથી કારણ કે તમે જુઓ છો સેલ કેરેક્ટરીસ્ટિકસ 2 આ ક્વોદરન્ટમાં જવાનું શરૂ કરે છે તે જનરેટીંગ ક્વોદરન્ટમાં નથી આ પ્રથમ ક્વોદરન્ટ એકમાત્ર ક્વોદરન્ટ છે જે જનરેટીંગ ક્વોદરન્ટ અથવા સોર્સ ક્વોદરન્ટ છે આ સેલ 2 માટે સિંક ક્વોદરન્ટ છે તેથી અહીં વોલ્ટેજ નેગેટીવ બને છે આ નેગેટીવ વોલ્ટેજ આની અક્રોસમાં દેખાય છે અને આ સેલ ના સંદર્ભમાં પોઝીટીવ વોલ્ટેજ છે તેથી સેલ 1 સોર્સ તરીકે કાર્ય કરે છે સેલ 2 સિંક તરીકે કાર્ય કરે છે આનો સરવાળો VT1 VT2 વાસ્તવમાં છે આ પોઈન્ટ છે અને આગળ વધતા જો આ વધારે ઘટાડીને શોર્ટ સર્કિટ કરવામાં આવે અને તેને 0 બનાવવામાં આવે તો તમે જોશો કે ઓપરેટિંગ પોઇન્ટ અહીં આ કરંટ માટે અહીં શિફ્ટ થશે તમે જોશો કે આ વોલ્ટેજ બરાબર આ વોલ્ટેજ ને એવી રીતે મેચ કરે છે કે આ બંને એકબીજાને કેન્સલ કરશે અને ટર્મિનલ વોલ્ટેજ 0 થશે તેથી VT2 જે નેગેટીવ છે અને VT1 જે પોઝીટીવ છે આ બંને બરાબર એકબીજાને બેલેન્સ કરશે અને તેથી તમને અહી એક ઓપરેટીંગ પોઈન્ટ મળશે જે 0 છે હવે આપણે નોન આયડેન્ટીકલ સેલ્સને સિરિઝમાં જોડતા કેટલીક સમસ્યાઓ પર ધ્યાન આપીએ મુખ્ય એક સમસ્યા એ છે કે કેટલાક સેલ્સ સોર્સ તરીકે અને સિંક કાર્ય કરશે અને અને આપણે જોયું કે PV સેલ 2 કેટલીક ઓપરેટિંગ કંડીશન્સમાં સોર્સ તરીકે અને કેટલીક અન્ય ઓપરેટિંગ કંડીશન્સ માં એ પાવર ખેચતું હતું જેનો અર્થ થાય છે કે તે વ્યય કરે છે અને પરિણામે તે સેલ તે સ્થિતિ દરમિયાન ગરમ બની શકે છે અને બગડે છે ચાલો આપણે કમ્બાઈન્ડ સેલની IV કેરેક્ટરીસ્ટિકસ ધ્યાનમાં લઈએ અને સમાન ગ્રાફમાં પાવર કર્વ પણ પ્લોટ કરીએ તો આ વોલ્ટેજના સંદર્ભમાં કમ્બાઈન્ડ સેલનો પાવર કર્વ છે હવે મને સેલ 1 કેરેક્ટરીસ્ટિકસ પણ લાવવા દોઆ સેલ 1 કેરેક્ટરીસ્ટિકસ છે જે તમે જોશો અને અહીં મહત્વપૂર્ણ પોઈન્ટ છે જે સેલ 1 કેરેક્ટરીસ્ટિકસનું ઇન્ટરસેક્શન કમ્બાઈન્ડ સેલ સાથે છે અને આ પોઇન્ટે જો હું ઉભી લાઈન દોરુ તો આપણે જોઈએ છીએ કે આ એક નિર્ણાયક જંકશન છે આ લાઇનની જમણી બાજુ એ તમે જોશો કે બંને સેલ્સ સોર્સિંગ કરી રહ્યા છે અને લાઈન પર ડાબી બાજુ ફક્ત PVસેલ 1 સોર્સિંગ કરે છે અનેPV સેલ 2 સિંકિંગ કરી રહ્યું છે તેથી આ વિભાજન કરતી લાઇન છે અને હવે આ લાઇન પર જો તમે P2 ના પાવર કર્વ ને જોશો તો આ PV સેલ 2 પાવર કર્વ છે જુઓ કે આ પોઈન્ટએ જ્યારે વોલ્ટેજ VT2 0 છે ત્યારે PVસેલ 2 માંથી વિતરિત થતો પાવર 0 છે તેથી હવે તે સોર્સ તરીકે વર્તવાનું બંધ કરે છે અને જો આપણે હજી પણ નીચે 0 એક્સીસ તરફ આગળ વધીએ તો તે સિંકની જેમ વર્તવાનું શરૂ થાય છે આ ક્ષેત્રમાં તે ડિસીપેટર છે હવે જો તમે આ ભાગને ધ્યાનમાં લો તો કમ્બાઈન્ડ કેરેક્ટરીસ્ટિકસ જે ઓછી શેડેડ બતાવવામાં આવે છે તે આ કિસ્સામાં PVસેલ 2 ના વ્યક્તિગત સેલ માટે બીજા ક્વોદરન્ટ પર પ્રતિબિંબિત કરે છે બીજો ક્વોદરન્ટ સોર્સિંગ ક્વોદરન્ટ નહીં પણ તે સિંકિંગ ક્વોદરન્ટ છે ફક્ત પ્રથમ ક્વોદરન્ટ એ સોર્સિંગ ક્વોદરન્ટ છે તેથી જો સેલ પ્રથમ ક્વોદરન્ટમાં હોય ઓપરેટિંગ પોઈન્ટ પ્રથમ ક્વોદરન્ટમાં હોય તો તે સોર્સ છે નહિંતર તે એક સિંક છે જે PV સેલ 2 સાથે લાઇનની જમણી બાજુએ થઈ રહ્યું છે PV સેલ 2નાં ઓપરેટિંગ પોઇન્ટ્સ પ્રથમ ક્વોદરન્ટમાં છે અને તેથી તમે જોશો કે P2 પોઝીટીવ છે જ્યારે તે લાઈનની ડાબી બાજુ એ છે જ્યારે VT 0 અને નેગેટીવ થાય છે અને PV સેલ 2 માટેના ઓપરેટિંગ પોઇન્ટ બીજા ક્વોદરન્ટમાં હોય છે અને તેથી તમે જોશો કે તે ડિસીપેટરની જેમ વર્તે છે તેનાથી વિપરિત તમે જુઓ કે PV સેલ 1 એ IV કરંટના બંને એરીયા માં પોઝીટીવ છે અને તેથી તે હંમેશાં સોર્સ છે હવે જો તમે જુઓ તો તે વધુ અથવા ઓછું કોન્સ્ટન્ટ છે આ હકીકત પરથી જોઈ શકાય છે કે કરંટમાં વેરીએશન માટે આ નેરો રીજીયન નેરો જગ્યામાં PV સેલ 1 ના વોલ્ટેજમાં વેરીએશન ખૂબ વધારે નથી અને બંને સેલ્સમાંથી વહેતા કરંટમાં પણ વેરીએશન ઘણું નથી અને આવશ્યકપણે I અને સેલ વોલ્ટેજનો ગુણાકાર આવશ્યક રીતે કોન્સ્ટન્ટ છે અને તેથી જ તમે જુઓ કે તે લગભગ એક કોન્સ્ટન્ટ છે અને તમે જુઓ કે અહીં આ નેગેટીવ પાવર અને પોઝીટીવ પાવર બેલેન્સ થાય છે અને તેથી કમ્બાઈન્ડ સેલ નો એ પોઈન્ટ પર પાવર 0 છે મહત્વની વાત એ છે કે કમ્બાઈન્ડ સેલની IV કેરેક્ટરીસ્ટિકસના ભાગ દરમિયાન સેલ 2 એ સિંકનું કામ કરે છે અને તે PV સેલ 2 માટે નુકસાનકારક છે તે તેની જ કેરેક્ટરીસ્ટિકસને નુકસાન પહોંચાડે છે તે ડિસીપેટર બની જાય છે અને તે આ પાવરનો વ્યય કરે છે અને તેથી સમગ્ર સિસ્ટમની કાર્યક્ષમતા ને નીચે લાવે છે તેથી આપણે આ સમસ્યાને શક્ય તેટલું ટાળવા માટેના રસ્તાઓ શોધી કાઢવા જોઈએ